તો હવે ચાલો એકંદર મેટ્રિક્સ સમીકરણ પર આવીએ તેથી આ આખી વસ્તુ માત્ર અમુક સંખ્યા હશે બરાબર તેથી આ અમુક મેટ્રિક્સ હશે જેને તમે C કહો છો માફ કરજો ઓકે તો ચાલો આને ફરીથી લખીએ સમીકરણ 1 ઓકે તેથી સમીકરણ 1 આ રીતનું હશે ત્યાં u1 u2 u3 v1 0 હશે બીજું સમીકરણ આમ છે આ તમારા FEM તરફથી છે બીજું સમીકરણ BI તરફથી આવશે તો ઉદાહરણ તરીકે આમાં શું હશે m તેથી ફરીથી તેની પાસે ∑ ui vi e1 હશે i1 વિદ્યાર્થી હા વિદ્યાર્થી આપણી પાસે સમાન સમીકરણ છે આપણે તેના પર આવીશું ચાલો આપણે ફક્ત સમીકરણ 2 ની ચોપડી રાખીએ સમીકરણ 2 માં આપણી બધી બાઉન્ડ્રી ઓ અને બાઉન્ડ્રી વિરુદ્ધ જમણી બાજુનો સમાવેશ થશે તો આ મારી બાઉન્ડ્રી ઇન્ટીગ્રલ છે વિદ્યાર્થી હા આ માત્ર સમીકરણ 5 છે જે વેરિયેબલ ના સંદર્ભમાં લખાયેલું છે તેના વિશે કંઈ અલગ નથી અને સમીકરણ 6 આપણે સ્પર્શ્યું નથી બરાબર તેથી આપણે આ બધી વસ્તુઓને એકસાથે મૂકી છે પ્રશ્ન એ હતો કે આંતરિક ત્રિકોણ વિશે શું છે પછી ધારો કે મારી પાસે હવે આના જેવું ત્રિકોણ છે તો અહીં બાજુ 4 અને 5 સાથે જ્યારે હું આ સમીકરણ લખીશ ત્યારે શું થશે તેથી જ્યારે હું આ ત્રિકોણને અહીં લઈશ ત્યારે મારા સમીકરણમાં કંઈક u3 હશે તેથી જો હું સાથે પરીક્ષણ કરું તો ચાલો બાજુ 3 કહીએ કે જો તમને તમારા FEM મોડ્યુલ માંથી યાદ હોય તો બધી અજાણી વસ્તુઓ દેખાશે u3 માટે સામાન્ય છે તે બધું આવશે તેથી મને u1 u2 u3 u4 u5 મળશે પરંતુ અન્ય કોઈ 0 નહીં હોય બરાબર તેથી મારો અર્થ એ છે કે તે કેવી રીતે થશે તે કેવી રીતે દેખાશે તેથી આંતરિક બાજુઓનો આ બીજો ભાગ છે તેમાં કોઈ ફેરફાર થતો નથી તે એ છે કે તમે FEM કરો છો તે પહેલાં તમે કેવી રીતે કરશો બરાબર પરંતુ જ્યારે હું આ બધાને એકસાથે જોડીશ ત્યારે એકંદરે શું છે તે મને હવે અજ્ઞાત લખવા દો અજ્ઞાત હશે તેથી આંતરિક ભાગમાં u બાઉન્ડ્રી પર u અને બાઉન્ડ્રી પર v આ મારા અજ્ઞાત છે તો આ n2 m લંબાઈ વેક્ટર છે બરાબર હવે હું આ 3 ભાગો પાર્ટીશન કરવા જઈ રહ્યો છું બરાબર તેથી FEM સમીકરણો હા વિદ્યાર્થી બીજા સમીકરણમાં m અને m હશે હા આ તેમાંથી m છે અને આ છે વિદ્યાર્થી પ્રથમ આપણે પ્રથમ આપણે છીએ જે H ટેંજ્ન્ટીયલ છે અને પછીના v s છે જે છે Ez બરાબર તો તમને શું લાગે છે કે આ મેટ્રિક્સનું માળખું શું હશે જે મેં તમને અહીં બતાવ્યું છે મેં તેને પેટા ભાગોમાં વિભાજિત કર્યું છે તેથી જ્યારે તમે લો તેથી ઉદાહરણ તરીકે પ્રથમ આ સમીકરણો આંતરિક બાજુઓ પરના પરીક્ષણને અનુરૂપ હશે બરાબર તે n સમીકરણો છે પરંતુ આંતરિક પર પરીક્ષણમાં તે કોઈપણ શામેલ હશે તેથી ઉદાહરણ જે મે હમણાં જ કર્યુ ધારો કે હું આના જેવું કંઈક આંતરિક ત્રિકોણ લઉં છું અને હું આંતરિક બાજુ સાથે પરીક્ષણ કરું છું તેથી ઉદાહરણ 3 એ આંતરિક બાજુનું સારું ઉદાહરણ છે તો 3 માટેના સમીકરણમાં u1 થી u5 ઉમેરો જે મને મળશે શું તેમાં કોઈ v s હશે વિદ્યાર્થી તે માં કોઈ vs રહેશે નહીં તેથી જ્યારે હું આ સમીકરણને અહીં જોઉં છું ત્યારે મારી પાસે બધા હશે જેનો અર્થ છે કે આપણે જે કંઈ પણ તેની નજીક છીએ તે બધા તેની સાથે સંકળાયેલા નથી પરંતુ vs હશે વિદ્યાર્થી vs 0 હશે બરાબર તેથી જ્યારે હું આ સમીકરણ અહીં લખીશ ત્યારે મારી પાસે કેટલાક us અને vs 0 હશે તેથી હું અહીં 0 લખવા જઈ રહ્યો છું કારણ કે આપણે આને આ રીતે અહીંના તત્વો સાથે ગુણાકાર કરીએ છીએ એક લખવાનું વિચારીએ છીએ સમીકરણની પંક્તિ તેથી તેમાં uis અને ubs હશે પરંતુ vs નહીં કારણ કે આ આંતરિક બાજુઓ છે પછી હું FEM સમીકરણો તરફ આગળ વધીશ પરંતુ બાઉન્ડ્રી બાજુઓને યોગ્ય ધ્યાનમાં રાખીને તેથી તે ઉદાહરણ છે જે આપણે અહીં લીધું છે ઉદાહરણ તરીકે આ સમીકરણ 1 તેમાં us અને vs સામેલ છે ઓકે તેથી તેમાં us અને vનો સમાવેશ થશે તેથી જ્યારે અહી આવીએ ત્યારે તે બધા સામાન્ય રીતે બિન શૂન્ય છે તેથી આ આંતરિક ભાગ પર પરીક્ષણ કરી રહ્યું છે આ FEM છે પછી હું આ લઉં છું આ બાઉન્ડ્રી બાજુઓ પર FEM પરીક્ષણ છે આમાં શામેલ છે કારણ કે તમે જોયું છે કે જો તમે અહીં જુઓ તો તેમાં સામેલ છે તેમાં u1 u2 u3 શામેલ છે અને તેમાં v1 શામેલ છે જે છે પર દેખીતી રીતે માત્ર બાઉન્ડ્રી પર તેથી તેમાં આ તમામ 3 બ્લોકનો સમાવેશ થાય છે જે બિન શૂન્ય હશે બરાબર તેથી આ ત્યાં છે આ ત્યાં છે આ ત્યાં છે અને આ ત્યાં છે ઠીક છે હવે આપણે છેલ્લે બાકીના m સમીકરણો પર આવીએ જે બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ ઓન્લી બાઉન્ડ્રી બાજુઓમાંથી છે આમાંથી કયો બ્લોક 0 હશે જે બિન શૂન્ય હશે પ્રથમ બ્લોક 0 હશે કારણ કે તમે અહીં જે સમીકરણ 2 જોયું છે તેમાં ફક્ત us અને vs બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે બરાબર તેથી આ બિન શૂન્ય સમાન હશે છેલ્લું બીજું સમીકરણ છે બરાબર આમાંથી કઈ એન્ટ્રી બિન શૂન્ય છે જ્યારે હું કોઈપણ FEM બાજુ સાથે પરીક્ષણ કરીશ ત્યારે મને જમણી બાજુએ કોઈપણ બિન શૂન્ય ટર્મ મળશે ઉદાહરણ તરીકે જુઓ સમીકરણ 1 શું કોઈ જમણી બાજુનો ટર્મ છે જમણી બાજુની કોઈ ટર્મ નથી અને મારી પાસે માત્ર e જ બાકી છે જે BI તરફથી આવ્યુ છે તેથી મારી પાસે સમીકરણોની સિસ્ટમ છે જે સાચી છે મારી પાસે n2m વેરિયેબલમાં n2m સમીકરણો છે અને હવે હું તેને ઉકેલી શકું છું નોંધ લો કે મેં કેટલાક બોક્સ પર સિંગલ ટિક અને બીજા બોક્સ પર ડબલ ટિક લગાવી છે તેનું કારણ શું હોઈ શકે છે કે FEM માંથી સિંગલ ટિક શું સૂચવે છે પરંતુ થોડી વધુ આ સમીકરણોની પ્રકૃતિ શું હશે તેથી સિંગલ ટિક સ્પાર્સ છે ડબલ ટિક ડેન્સ બનશે કારણ કે તેમાં દરેક તત્વ શામેલ છે દરેક સમીકરણ મારા સમીકરણ 2 માં દરેકને સામેલ કરે છે બાઉન્ડ્રી ઇન્ટિગ્રલમાં દરેક બાજુ દરેક બાબત સામેલ કરે છે બરાબર સરફેસ ઇન્ટિગ્રલ દરેક બાજુ સામેલ હતી તે દરેક બાબત સામેલ કરે છે શા માટે મારી સમીકરણોની સિસ્ટમ ડેન્સ હતી તેથી આ ડેન્સ છે તેથી ચાલો આપણે એક પ્રકારના ફાયદા અને ગેરફાયદાના સંદર્ભમાં સારાંશ આપીએ મારી પાસે બાઉન્ડ્રી કંડીશન છે તે શું થયું મેં ABC ને ચોક્કસ બાઉન્ડ્રી શરતથી બદલ્યું છે તેથી તે ચોક્કસ છે તેથી તે એક મહાન પ્લસ પોઈન્ટ છે બરાબર હવા શું મારે હવે હવાને અલગ કરવાની જરૂર છે તેથી મારી બાઉન્ડ્રી કંડીશન મારો મતલબ છે કે મારું ડીસ્ક્રીટાઇઝેશન નું ડોમેન એકદમ ન્યૂનતમ આવશ્યકતા સુધી સંકોચાઈ ગયું છે તેનો ગેરલાભ શું છે સમીકરણોની સિસ્ટમ મોટી છે પરંતુ નજીવી છે જો તે ખૂબ મોટી માત્રા લે છે અને આંતરિક બાજુઓ અને બાઉન્ડ્રીની બાજુઓનો ગુણોત્તર લે છે તો તેની કિંમત વધારે નથી વિદ્યાર્થી તે ડેન્સ છે તેથી મારી મેટ્રિક્સની મારી સિસ્ટમ હવે સ્પાર્સ રહી નથી તે એક મોટો ગેરલાભ છે કારણ કે હવે મારી પાસે nlog સોલ્વર નથી પરંતુ તે એટલું ખરાબ નથી કે જો હું હોત તો મેં આખી વસ્તુને એક માટે બનાવી દીધી હોય ઉદાહરણ તરીકે જો હું વોલ્યુમ ઇન્ટિગ્રલ પદ્ધતિનો ઉપયોગ કરીને આખી વસ્તુ બનાવીશ તો પછી હું સમીકરણોની એક ડેન્સ સિસ્ટમમાં સમગ્ર વોલ્યુમને અલગ કરીશ તેથી તે અંશતઃ સ્પાર્સ અંશતઃ ડેન્સ છે બરાબર તેથી મારે એક વિશિષ્ટ સોલ્વર સાથે આવવાની જરૂર છે જે એ હકીકતનો ઉપયોગ કરી શકે કે મેટ્રિક્સનો ભાગ છૂટોછવાયો છે અને મેટ્રિક્સનો ભાગ ડેન્સ છે તેથી તે કરવાની કેટલીક રીતો છે એક ઉદાહરણ કોઈપણ અનુમાનનો ઉપયોગ કરી રહ્યું છે MATLAB ત્યાં છે શર ટર્મ છે આ ડીકંપોઝિશન શું તે શર ડીકંપોઝિશન શર છે વિદ્યાર્થી શર ડીકંપોઝિશન એ ડીકંપોઝિશન હતું જે આપણે મેટ્રિક્સ થી કર્યું હતું તેથી આ આપણી પાસે છે જે હું કહી રહ્યો છું તે શર ડીકંપોઝિશન નથી પરંતુ શર પ્રશંસા બરાબર છે તેથી શર ડીકંપોઝિશન મેટ્રિક્સને વિભાજિત કરે છે 4 ભાગોમાં બરાબર તેથી ઉદાહરણ તરીકે જો હું હોત તો તમે આને શર ડીકંપોઝિશન અને સબ મેટ્રિક્સના વ્યસ્ત નો ઉપયોગ કરીને વિભાજિત કરી શકો છો અને છે તેથી તમે વધુ સ્પાર્સ ભાગમાં nlog નો ઉપયોગ કરી શકો છો અને ડેન્સ ભાગ માટે નિયમિત સોલ્વર નો ઉપયોગ કરી શકો છો અને તે સાહિત્યમાં આ રીતે કરવામાં આવે છે તેથી જો તમે માત્ર આ n2m સમીકરણોની સિસ્ટમ મેટલાબ અથવા તમારી પસંદગીના કોઈપણ સોલ્વર ને આપો તો તે ખરાબ વિચાર છે કારણ કે તમે સોલ્વરને સમસ્યાની રચનાનું શોષણ કરવાનું કહેતા નથી કોઈપણ રેખીય બીજગણિત સમસ્યામાં જો તમે સમસ્યાની રચનાનો ઉપયોગ કરી શકો તો તમને મોટી જીત મળશે જો તમે તેને કહ્યું ન હોત તો તે આને n2m કદના ડેન્સ મેટ્રિક્સ તરીકે ગણશે અને તે સંપૂર્ણ ક્રમ n ક્યુબ પ્રમાણે કરશે શરની કોમ્પ્લિમેંટ આનો લાભ લેવાની એક રીત છે મારો મતલબ કે હું તેને આવરી લઈશ નહીં પરંતુ તમે ફક્ત લાઇન પર શર ખુશામત જોઈ શકો છો વિદ્યાર્થી તે એકસરખું નથી મારો મતલબ છે કે હું કરીશ જ્યારે તમે જ્યારે તમે શરની પ્રશંસા જોશો ત્યારે તમને શર ડીકંપોઝિશનથી ખૂબ જ અલગ ખ્યાલ આવશે વિદ્યાર્થી તે જેવી જ પ્રશંસા કરે છે ના છતાં પણ તે એક અલગ ભાગ છે અહીં સારાંશનો મુખ્ય પ્રકાર એ છે કે આપણે કેવી રીતે 2 વિશ્વમાંથી શ્રેષ્ઠને જોડવાનું મેનેજ કરીએ છીએ તેથી આપણે FEM કર્યું અને આ ચોક્કસ છે હું વેક્ટર FEM પસંદ કરું છું જ્યારે હું વેક્ટર FEM પસંદ કરું છું ત્યારે મારા અજાણ્યા બાજુઓ સાથે અજ્ઞાત બની જાય છે વિદ્યાર્થી હા બીજો ફાયદો મને બાઉન્ડ્રી પર Ez અને H મળે છે જે સરસ છે કારણ કે તે સીધું ક્યાંથી પ્લગ થાય છે જ્યારે હું હ્યુજેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરીને RCS ની ગણતરી કરવા માંગુ છું ત્યારે મને E અને H ની જરૂર છે FEM માં મને દરેક જગ્યાએ H મળ્યો છે પરંતુ હ્યુજેન્સ સિદ્ધાંતની ગણતરી માટે Eની જરૂર છે તો પછી હું એલિમેન્ટ્સ પર સરેરાશ લઈશ અથવા એવું કંઈક અહીં મને મળે છે વિદ્યાર્થી અંદરના ભાગમાં આપણી પાસે દરેક જગ્યાએ માત્ર H છે જે વાસ્તવમાં પૂરતું સારું છે જો હું RCS સમસ્યા રડાર ક્રોસ સેક્શન ની સમસ્યાને હલ કરી રહ્યો હોઉં તો મને આ મૂલ્યોની આ n વિશે કોઈ પરવા નથી મને કોઈ પરવા નથી પરંતુ મારે હજુ પણ તેમના માટે ઉકેલ લાવવાનો છે હું તેની સાથે શું કરું છેલ્લે રડાર ક્રોસ સેક્શન ખૂબ દૂર ક્ષેત્ર પર આબાજુ રાખે છે હ્યુજેન્સ સિદ્ધાંતથી દૂર છે હ્યુજેન્સ સિદ્ધાંતને ફક્ત બાઉન્ડ્રીની જરૂર છે તેથી મને RCS માટે તેમાંથી માત્ર 2m લોકોની જરૂર છે આ n આંતરિક ફેલોની નહીં પરંતુ ડીકપલ કરવાની કોઈ રીત નથી તેથી મારે બધું જ હલ કરવું પડશે તેથી આ ખૂબ જ સરસ રીતે બહાર આવે છે આમાં એકમાત્ર પડકાર એ છે કે એક સારા સોલ્વરને લખવું જે માળખાનું શોષણ કરે છે જે સાહિત્યમાં ઉકેલાયેલ સમસ્યા છે તમારે ફક્ત તેને જોવાનું છે તે થઈ ગયું છે બરાબર જો તમે આ અભિગમનો ઉપયોગ કરીને અમુક તરંગોના આઇગનમોડ્સ અથવા ગમે તે શોધવા માટે મોડ સોલ્વર લખવા માંગતા હોવ તો પણ સમાન સિદ્ધાંતનો ઉપયોગ કરી શકાય છે ત્યાં પણ તમને સમાન સમસ્યા હશે તમારી પાસે તરંગ માર્ગદર્શિકા માટે FEM છે પરંતુ પછી તમારે બાઉન્ડ્રી કંડીશન લાગુ કરવા માટે તેની બહારની થોડી હવાની જરૂર છે તો શા માટે તે બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ લાગુ કરે છે તેથી વિચાર એ છે કે હું શું અભિવ્યક્ત કરવા માંગુ છું કે કેવી રીતે ચતુરાઈથી જોડવું બાઉન્ડ્રી કંડીશન બદલવી અને તેને બીજે ક્યાંકથી મેળવવી તેથી વાસ્તવમાં તમારા વ્યવસાયિક સોલ્વર્સ તમારા જેવા HFSS અને તેથી તેમની પાસે આજકાલ આ વિકલ્પો ક્યાં તો બાઉન્ડ્રી કન્ડીશન અથવા બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ્સની અંદર છે તેથી હવે તમે જાણો છો કે તેઓ અંદર શું કરી રહ્યા છે તેથી મને લાગે છે કે તે અમને અહીં હાઇબ્રિડ પદ્ધતિઓનો અંત લાવે છે વિદ્યાર્થી શું આપણે હા તમે કરી શકો છો હ્યુજેન વિદ્યાર્થી તેથી આઇગન અને આઇગનસ્ટ્રક્ચર ની ગણતરી માટે તેનો ઉપયોગ કરવા માટે તમે ખરેખર પગલું 1 પર પાછા જશો પગલું 1 પોતે જ છે જ્યાં તમારે તમારા Htan have a ejβz માં મૂકવું પડશે તેથી તમે એ જ વિચારને અનુસરશો પરંતુ તમારી પાસે દરેક જગ્યાએ એક વધારાનો બીટા સ્ક્વેર ટર્મ હશે જેનો અમારે કાળજીપૂર્વક સામનો કરવો પડશે જો તમે તેની સાથે કાળજીપૂર્વક વ્યવહાર કરશો તો તે જ રેસીપી જાળવી રાખશે કારણ કે આખરે આપણે જે કર્યું છે તે આપણે ફક્ત બાઉન્ડ્રી કંડીશન ને સુધારીએ છીએ વિદ્યાર્થી ત્યાં અમારી પાસે હતો આપણે ત્યાં છે તેથી હા બધું કાળજીપૂર્વક કરવું જોઈએ વિદ્યાર્થી અલબત્ત જો તમારી સમસ્યા યોગ્ય રીતે બદલાય તો બધું જ બદલવું પડશે જો તમારી પાસે તરંગ માર્ગદર્શિકા સમસ્યા છે જેના મોડ્સની તમે ગણતરી કરવા માંગો છો ત્યાં કોઈ e ઘટના નથી વિદ્યાર્થી આ મૂળભૂત રીતે છે અરે વાહ ગણતરી ડોમેનમાં કુલ ફીલ્ડ એ છે જે આપણે આ બધું કરીને ગણતરી કરી શકીએ છીએ વિદ્યાર્થી તેથી આ એકંદર બાઉન્ડ્રીને મંજૂરી આપી રહ્યું છે જ્યારે આપણે તેને દરેક ઘટક માટે લખીએ છીએ ત્યારે આપણે ખરેખર તેને બહાર કાઢ્યું હતું આ શરતો વ્યક્તિગત બાઉન્ડ્રીઓ સાથે રદ કરવામાં આવી છે અને તમારી પાસે ફક્ત સૌથી બાહ્ય બાઉન્ડ્રી બાકી છે જે રદ થઈ નથી જુઓ આ સમયે FEM વાસ્તવમાં આવી નથી આપણે કયો પ્રમેય લાગુ કર્યો હતો આપણે એક સપાટીના અવિભાજ્યને એક ક્ષેત્રના અવિભાજ્યમાં રૂપાંતરિત કરવા માટે તમારું વિચલન પ્રમેય લાગુ કર્યું છે તેથી જ જમણી બાજુ રેખા અવિભાજ્ય બની ગઈ છે તેથી આ ફક્ત સરહદ પર જ સાચું છે તેથી આંતરિક બાજુ માટે T i જમણી બાજુએ 0 હશે જો હું આંતરિક બાજુ હોય તો હું તેની સાથે પરીક્ષણ કરું છું કે માત્ર ડાબી બાજુ 0 છે જમણો હાથ 0 છે વિદ્યાર્થી ત્રીજું એ ફરીથી કહેવું છે વિદ્યાર્થી ત્રીજી માત્ર એક બાઉન્ડ્રી કંડીશન છે ત્રીજું છે જમણી બાજુની બાઉન્ડ્રી કંડીશન ડાબી બાજુ હજુ પણ LHS એ મેટ્રિક્સ જમણી બાજુ છે જે તમને મેટ્રિક્સ Axb આપશે તેથી કેવી રીતે શર કોમ્પ્લિમેંટ છે તે વિશે વધુ જવા માંગતો નથી પરંતુ તે મૂળભૂત રીતે અત્યારે આપણે જે જાણીએ છીએ તેના બદલે તેને કેવી રીતે હલ કરવું તે Axb આપવામાં આવ્યું છે બીજી તરફ શર કોમ્પ્લિમેંટ A ને 4 ભાગ વહેચો બરાબર તો ચાલો ABCD કહીએ અને પછી તમે તમારા વેરિયેબલને xy તરીકે પણ વિભાજિત કરો અને ચાલો b1 b2 કહીએ અને તેમાં ચોક્કસ સૂત્રો છે જે તમને A−1 અને D−1 ની દ્રષ્ટિએ અંતિમ ઉકેલ લખવા દે છે તેથી તમારે આખી વસ્તુનું વ્યસ્ત લેવાની જરૂર નથી તેથી ઉદાહરણ તરીકે A−1 માટે A સ્પાર્સ ભાગ હોઈ શકે છે તેથી તેનું વ્યસ્ત કરવું સરળ છે બરાબર તેથી તે એવી યુક્તિઓ છે જે શર કોમ્પ્લિમેંટ કરે છે તેમાંથી એક 0 બ્લોક હોઈ શકે છે તો આ મારો મતલબ છે કે આ શુદ્ધ રેખીય બીજગણિત છે ઓકે